એરે એન્ટેનાના આ બીજા લેકચરમાં તમારું સ્વાગત છે આપણે N એલિમેન્ટ એરે જોઈ રહ્યા હતા અને બધા રેડિએટર્સને કારણે કુલ ક્ષેત્ર શું છે તે આપણે શોધી કાઢયું છે અને જો તમે છેલ્લા સૂત્રમાં નોંધ્યું હોઈ તો આપણે દરેક માટે આ 4Πr ને અવેજી કર્યું છે અને તે જુદા જુદા r1r2 વગેરે માટે જુદા જુદા હોય છે અને તે હોવું પણ જોઈએ પરંતુ આ કંપનવિસ્તારનો ભાગ હોવાથી આપણે દરેક માટે મૂકયુ છે આપણે દૂર ક્ષેત્રનું સૂત્ર મૂકયુ છે કે બધા ri સમાન છે તેથી અહી ri છે પરંતુ અહીં આપણે એવું કર્યું નથી અહીં આપણે ચોક્કસ શરત મૂકી છે તેથી હવે આપણે કહી શકીએ કે જો તમે તેને જુઓ તો આ આખી વસ્તુ એલિમેન્ટ પેટર્ન છે તો શું હું દાવો કરી શકું કે આ એલિમેન્ટ પેટર્ન છે કારણ કે તમે જુઓ છો કે આ આના જેવું જ છે તેથી આ એલિમેન્ટ પેટર્ન અને આ એરે પેટર્ન છે તેથી આ પેટર્ન ગુણાકારનો સિદ્ધાંત છે તેથી સામાન્ય રૂપે પણ તે પ્રમાણિત છે તે માત્ર બે અથવા ફક્ત સપ્રમાણ વસ્તુઓ માટે જ નથી કોઈપણ N એલિમેન્ટ એરે માટે તમે હંમેશાં આ વસ્તુ કરી શકો છો અને સામાન્ય રીતે આ નાનું છે જેને આપણે fθ અને આને એરે ફેક્ટર કહીએ છીએ આપણે તેને સામાન્ય રીતે fθΦ તરીકે લખીએ છીએ કારણ કે અહીં પણ આ ખૂણાઓ વચ્ચે આ θΦ હાજર છે તેથી હવે એરે એન્ટેનાનો અભ્યાસ એ મૂળભૂત રીતે આ એરે ફેક્ટરનો અભ્યાસ છે તેથી હું એરે ફેક્ટર લખી શકું કે તે બીજું કઈ નહિ પરંતુ FθΦ i1NCi eji ejK૦ arri છે હવે રેડિયેશન પેટર્ન એ આના માનનો વર્ગ હશે અને હું અહીં ડાયરેકટીવીટી લખી શકું છું કે સંપૂર્ણ એરે એન્ટેનાની ડાયરેક્ટિવિટી DθΦFθΦ2 i1NCi eji ejK૦ arri2 છે પરંતુ ડાયરેક્ટિવિટી શોધવા આપણે જોઈશું કે એરે ફેક્ટરના કિસ્સામાં ડાયરેક્ટિવિટી અને આ ફેક્ટર હશે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે એલિમેન્ટલ ડાયરેક્ટિવિટીની ગણતરી કેવી રીતે કરવી તેથી આ વસ્તુ કુલ ડાયરેક્ટિવિટી હશે પરંતુ હંમેશા આ વસ્તુના એરે ફેક્ટરમાંથી ડાયરેક્ટિવિટી શોધવી એટલી સરળ નથી આપણે કેટલાક સરળ કિસ્સાઓ જોશું જ્યાં આપણને આ કદાચ મળી શકે પરંતુ N પરિણામ સ્વાભાવિક રીતે એરેના કારણે ડાયરેક્ટિવિટી વધારે છે તેથી ચોક્કસ દિશામાં ડાયરેક્ટિવ પ્રકૃતિ આપવા માટે એરેનો ઉપયોગ કરવામાં આવે છે અને ડાયરેક્ટિવિટી ફંક્શનમાં સામાન્ય રીતે 10 15dBનો વધારો સરળ પ્રેક્ટીકલ એરે દ્વારા કરી શકાય છે હવે અહીં મારે એક વસ્તુ દર્શાવવાની જરૂર છે કે આ બધા કિસ્સાઓમાં આપણે ધારી લીધું છે કે બધા એલીમેન્ટ માટે આ fθΦ સમાન છે જો તમે આ તરંગ ગ્રાફ જુઓ કે ત્યાં આ બધા એન્ટેના સમાન એન્ટેના છે તેથી ત્યાં fθΦ સમાન છે હવે પેટર્ન ગુણાકાર ધારે છે કે દરેક પાસે તે છે પરંતુ વાસ્તવિક અને વ્યવહારિક કિસ્સાઓમાં આ સાચું નથી કારણ કે જો તમારી પાસે એરે એન્ટેના છે તો તેઓ એકબીજા સાથે ખૂબ જ નજીકના અંતરે છે આપણે પછી તે સાબિત કરીશું કે એરે એન્ટેનામાં એક તરંગલંબાઈ કરતા ઓછા અંતર હોવા જરૂરી છે હવે બધા એરે એન્ટેનામાં તેમની વચ્ચે મજબૂત પારસ્પરિક જોડાણ હશે તેથી જો મારી પાસે મોટા એરે છે તેથી કેન્દ્રીય તત્વો અને દૂરના તત્વો અથવા આત્યંતિક ધાર તત્વોમાં પરસ્પરના જોડાણને કારણે તેમની પેટર્ન સમાન નથી હવે તે પેટર્ન ગુણાકારમાં અવગણવામાં આવે છે તેથી જો વાસ્તવિક મૂલ્યાંકનમાં જો પારસ્પરિક જોડાણને ધ્યાનમાં લેવામાં ન આવે તો આખી ગણતરીઓ એરેમાં જાય છે તેથી પેટર્ન ગુણાકાર એ એક સરળીકૃત છે પરંતુ ગ્રેજ્યુએટ સ્તર અથવા ગ્રેજ્યુએટ સ્તર હેઠળ તમારા સ્તરે તે બરાબર છે પરંતુ સંશોધન સ્તર અથવા વાસ્તવિક મૂલ્યાંકનમાં પરસ્પર જોડાણ ફેક્ટર માટેની રીતો છે હવે પછી અહી આપણે ફક્ત એરે ફેક્ટરનો અભ્યાસ કરીશું અને આપણે પહેલા પ્રકારનાં એરે યુનિફોર્મ લીનીયર એરેuniform linear arrayનિયમિત રેખીય એરે સાથે શરૂ કરીશું હવે યુનિફોર્મમાં 2 પ્રકારના એરે યુનિફોર્મ અથવા નોન યુનિફોર્મ એરે છે હવે નોન યુનિફોર્મનો અર્થ એ નથી કે એરે એલીમેન્ટ નોન યુનિફોર્મ છે હંમેશા એરે સિદ્ધાંતમાં બધા એલિમેન્ટ યુનિફોર્મ હોય છે પરંતુ યુનિફોર્મ લીનીયર એરે એટલે કે બધા એલીમેન્ટ વચ્ચેનું અંતર સમાન હોઈ છે તેથી અંતર સમાન છે અને આ મીનીમમ યુનિફોર્મ એરે છે રેખીય એટલે બધા એરે એલીમેન્ટ એક રેખામાં મૂકવામાં આવે છે તેથી આ તમે જુઓ છો કે હું ફરીથી અહીં કહી શકું છું કે આ ડાયપોલ છે પરંતુ તે કંઇપણ હોઇ શકે અહીં સામાન્યતા ગુમાવ્યા વિના આપણે ધારયુ છે કે આ ડાયપોલ હોઈ શકે મોનોપોલ હોઈ શકે હોર્ન એન્ટેના હોઈ શકે અથવા ઓપન એન્ડેડ વેવગાઇડ એન્ટેના વગેરે હોઈ શકે છે હવે તે જોવા માટે એલીમેન્ટ X અક્ષ સાથે એક રેખા પર મૂકવામાં આવે છે અને ત્યાં N1 આવા એલીમેન્ટ છે કારણ કે પહેલા આપણે 012 N નામ આપીએ છીએ તેથી આ અવલોકન બિંદુ P અહીં છે અને ફરીથી આ અંતર r છે તો આ Ψ એક નક્કર કોણ છે તેથી અવલોકન બિંદુ અથવા અવલોકન બિંદુનો ત્રિજ્યા વેક્ટર એરે અક્ષ સાથે Ψ ખૂણો બનાવે છે આ તે પરિભાષા છે જેને આપણે અનુસરવાની છે તો X અક્ષ એ એરે અક્ષ છે અને Ψ ખૂણે આપણી પાસે અવલોકન બિંદુ છે ar એ એકમ વેક્ટર તત્વ છે અને અહીં આપણે કહીએ છીએ કે દરેક એન્ટેના સમાન અચળ કંપનવિસ્તારથી ઉત્તેજીત હોય છે અને ત્યારથી આપણે ડાયપોલ ધાર્યું છે હવે આપણે કહી શકીએ કે કંપનવિસ્તાર ઉત્તેજના એ પ્રવાહ I૦ છે પરંતુ પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ αd છે તેને પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ કહેવામાં આવે છે તેથી હું એમ કહી શકું છું કે n માં એલીમેન્ટનો ફેઝ શિફ્ટ nαd છે તેથી એરે ફેક્ટર શું હશે તે હું લખી શકું છું તે fθΦI૦ n૦NejnαdjK૦ndcos છે હું આ કેમ લખી રહ્યો છું કારણ કે તમે જુઓ છો કે મારૂ પાછળનું સૂત્ર આ હતુ જેમાં k0 ar ·ri હતું તો આ કિસ્સામાં ar ·ri નું મૂલ્ય કેટલું છે તો arax અને ri અથવા rnndax છે તેથી ar ·rnndcosᴪ nd sinθ cosΦ તેથી હું તે મૂકી શકું છુ અને આ શુ છે આ ભૌમિતિક શ્રેણી છે તેથી ભૌમિતિક શ્રેણીમાં મારી પાસે ભૌમિતિક ગુણોત્તર છે માની લો કે મારી પાસે Σwn1 N11 ω છે તેથી આ જ રીતે હું અહીં FθΦ I૦1 ejN1αK૦cos d1 ejαK૦cos d લખી શકું છું તેથી ફરીથી યુક્તિ તમે જાણો છો કે તમે આમાંથી અડધો ભાગ બહાર કાઢી શકો છો તેથી તે I૦ejN12 αK૦cos dejαK૦cos d2 e jN12 αK૦cos d ejN12 αK૦cos de jαK૦cos d ejαK૦cos d બનશે હવે તે I૦ejN2 αK૦cos d sin N12αK૦cos d αK૦cos d2 થશે તો આ એરે ફેક્ટર છે અને આ ક્ષેત્રનુ સૂત્ર પણ છે તેથી એરે ક્ષેત્ર પેટર્ન હું સરળતાથી લખી શકું છું કે FI૦sin N12αK૦cos d αK૦cos d2 છે હવે મોટા સુત્રો જોઈને ગભરાશો નહીં આ સરળ સુત્રો હોઈ શકે છે તે મોટું લાગે છે પરંતુ આપણે તેને સરળ બનાવવા માટે પગલાં લઈશું જેથી તે વ્યવસ્થીત થઈ જાય તે પગલાં શું છે તે ખૂબ મહત્વપૂર્ણ પગલાં છે કે આપણે ફક્ત 2 વસ્તુઓ ધારીશું અને આપણે 2 નવા ચલ ઉમેરીશું એક u k0 dcosΨ અને બીજું u૦αd તેથી તે જ F છે જ્યાં θΦ હવે uના રૂપમાં છે તેથી તે હવે uનુ ફંક્શન છે તેથી તે FI૦sin N12 uu૦ sin uu૦2 થશે તેથી જો હું આ ફંક્શનને u પ્લેનમાં મુકું તો તેનો અર્થ એ કે X અક્ષ એ u છે અને આ માન આના જેવું બને છે તેથી તમે જોશો કે મુખ્ય લોબમાં મહત્તમ મૂલ્ય છે પછી ત્યાં બાજુના લોબ્સ ક્રમશ ઘટી રહ્યા છે અને જુઓ કે આ બધા માન ધન છે તેથી આ sinc ફંક્શન જેવું કંઈક છે પરંતુ માત્ર પીરીયોડીક ફંક્શનનો જ તફાવત છે sinc ફંક્શન એ પીરીયોડીક ફંક્શન નથી તેથી તમે એમ કહી શકો છો કે તે આપણા સામાન્ય sinc ફંક્શનની જેમ વર્તે છે તે sinuu છે પરંતુ અહીં આ sin N12u sin u છે તેથી આ એક અલગ ફંક્શન છે અને આ એરે એન્ટેના અભ્યાસનું હૃદય છે જેને એરે ફંક્શન કહેવામાં આવે છે હવે તમે અહીં જોશો કે આપણે u વિરુદ્ધ લીધું છે પરંતુ આપણે જોશું કે uના આ બધા મૂલ્યો ભૌતિક મૂલ્યો નથી કારણ કે આપણે તે જોશું અને અહીં નોંધવાની મહત્વની વાત એ છે કે સર્વોચ્ચ બિંદુ એ એવા સ્થળે આવે છે જ્યાં u u૦ છે તેથી u૦ એ સર્વોચ્ચ બિંદુ નથી u u૦ પર સર્વોચ્ચ બિંદુ છે જો તમે u૦ ને 0 બનાવશો તો સર્વોચ્ચ બિંદુ u0 પર આવે છે હવે u૦ શું છે અને u૦ એ પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ પર આધારિત છે તેથી જો હું પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ ન આપું જે આપણે જોયું છે કે આપણે તેવુ બ્રોડ સાઇડ કિસ્સાઓમાં કરીએ છીએ તો મુખ્ય બીમ આ બિંદુએ આવશે પરંતુ અન્યથા તે u૦ પર છે અને આપણે શોધી શકીએ કે આ વિઝીબલ સ્પેસ શું છે અને આ બધી વસ્તુઓ હું પછી સમજાવીસ કારણ કે તે મહત્વપૂર્ણ બાબતો છે અને તમે નોંધ કરી શકો છો કે એરે વસ્તુઓમાંઆપણી પાસે બીમવિડ્થbeamwidthબીમની પહોળાઈની વ્યાખ્યા એ સામાન્ય બીમવિડ્થથી થોડી અલગ છે એન્ટેનામાં આપણી પાસે સામાન્ય રીતે 3dBની અથવા અન્ય બીમવિડ્થ હોય છે આપણે અહીં બીમવિડ્થ વ્યાખ્યાને નલnullશૂન્યતાથી નલ લઈ રહ્યા છીએ તે જ એક તફાવત છે આપણે તે સમયે પણ કહ્યું હતું કે સામાન્ય રીતે એરે એન્ટેનામાં નલથી નલ લઈ શકાય છે આપણે બીમવિડ્થને નલથી નલ લઈએ છીએ અને મુખ્ય લોબ્સ શું છે તેથી જ્યારે પણ આપણને uu૦2mπ મળે છે તેથી જો તે આપણને mπ મળે છે ત્યારે હું મુખ્ય લોબ મેળવું છુ કારણ કે આ તે સમયનો એકમાત્ર કિસ્સો છે જે 00 કિસ્સો છે અને તે આ બિંદુના કોઈપણ વાસ્તવિક મહત્તમ કરતાં વધારે છે તેથી uu૦2mπ જ્યાં m એ કોઈપણ પૂર્ણાંક છે તેથી હવે તમે uu૦2 પર બનતું મુખ્ય લોબ શોધી શકો છો તેથી હું કહી શકું છું કે પ્રથમ મુખ્ય લોબ એટલે કે u u૦ અને તે F મેજર લોબ મેક્સિમાનુ મૂલ્ય શું છે અહીં L હોસ્પિટલનો નિયમ લાગુ કરવો પડશે આપણે વિકલન કરવું પડશે તેથી તમે તે કરો અને તમે જોશો કે તે I૦N1 છે તેથી મૂળરૂપે મુખ્ય લોબ મેક્સિમામાં એલિમેન્ટલ એન્ટેનાથી વિકસિત બધા ક્ષેત્રો ફેઝમાં ઉમેરવામાં આવે છે તેથી તે બિંદુએ બધા ફેઝ ઉમેરવામાં આવે છે હવે ચાલો હવે આપણે સાઇડ લોબ્સ પર આવીએ સાઇડ લોબ્સ ક્યારે બને છે સાઇડ લોબ બનવા માટેની શરતો શુ છે અંશનુ sin ફંક્શન મહત્તમ અથવા 1 હોઈ અને છેદ 1 ન હોઈ તો જ સાઈડ લોબ મળે છે તેથી તે શરત મૂકો જેનો અર્થ એ છે કે સાઇડ લોબ મેક્સિમા શરત શું છે તે N1uu૦2±2m12 છે અને મારે મુખ્ય લોબની શરતને બાકાત રાખવી પડશે એટલે કે m૦ તેથી તમે જોઈ શકો છો કે બાજુના લોબના મહત્તમનો કંપનવિસ્તાર પણ બદલાઈ છે જે આલેખમાં જોઈ શકાય છે તમે જુઓ છો કે કંપનવિસ્તાર બદલાતા હોય છે અને આપણે નજીકના 1 ને શોધી શકીએ છીએ તેથી નજીકનું 1 હું લખી શકું કે F માઇનોર લોબ પ્રથમ મહત્તમ એ I૦ sin 3π2 sin 3π2N1 પર બને છે મહેરબાની કરીને નોંધ લો કે m0 છે આ વસ્તુ 2 બને છે અને આ ન્યુનતમ આપતું નથી કારણ કે આ પણ ખૂબ મોટું બને છે તેથી આ I૦ 1sin 3π2N1 છે મોટા N માટે એટલે કે સામાન્ય રીતે જો N8 હોય તો આપણે કહી શકીએ છીએ કે sin 3π2N1 માં sin ની આર્ગ્યુમેન્ટ ખુબ જ નાની છે તેથી તે ખૂણા દ્વારા જ અંદાજિત કરી શકાય છે તેથી આપણે કહી શકીએ કે આ લગભગ I૦ 1sin 3π2N1 જેટલું છે તેથી તે I૦N123π બને છે તેનો અર્થ એ થાય છે કૃપા કરીને આકૃતિ જુઓ કે આ મૂલ્ય છે અને આપણે આ મૂલ્યને જાણીએ છીએ તો ચાલો આપણે તુલના કરીએ Ffirst minor lobe maximaFmajor lobe maxima I૦N123πI૦N1 23π૦ 5 dB તેથી આ સામાન્ય છે અને આ સત્ય છે કે કોઈપણ યુનિફોર્મ લીનીયર એરેમાં પહેલો સાઈડ લોબ એ મેઈન લોબની નીચે 13 5dB છે કોઈપણ વ્યવહારિક કાર્યમાં આ એક ગંભીર સમસ્યા છે હૂક દ્વારા કે ક્રૂક દ્વારા તમે આને ટાળી શકતા નથી તેથી યુનિફોર્મ લીનીયર એરે સુધારવાની જરૂર છે કારણ કે વ્યવહારિક કિસ્સાઓમાં ઓછામાં ઓછું 30dB સાઇડ લોબ નીચે હોવું જોઈએ જો તે વધુ હોય તો તે વધુ સારું છે પરંતુ કોઈપણ રડાર અથવા અન્ય પ્રકારની એપ્લિકેશનો માટે ઓછામાં ઓછા ઓછા 30dB નીચા આવશ્યક છે તેથી યુનિફોર્મ લીનીયર એરે તે બીમ મૂકી શકતા નથી અને તેથી જ લોકો પાસે નોન યુનિફોર્મ એરે અને અન્ય વસ્તુઓ છે પરંતુ આ તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે આ પ્રકૃતિનો નિયમ છે જેને તમે તોડી શકતા નથી અને આ લીનીયર એરેમાં એલીમેન્ટની સંખ્યાથી સ્વતંત્ર છે તેથી પૂરા પાડવામાં આવેલ N એ ઓછામાં ઓછો 8 છે જે લાક્ષણિક છે તેથી જો N એ 8 કરતા વધારે હોય તો પણ વધુમાં વધુ એરે દ્વારા પણ તમે સાઈડ લોબને નીચા કરી શકતા નથી તે આપણે જોશું કે જો તમે એરેની લંબાઈ વધારતા જાઓ તો તમારું મુખ્ય બીમ ખૂબ જ સાંકડુ હશે તેનો અર્થ એ કે તમારી પાસે બીમની પહોળાઈ ઓછી થઈ જશે મુખ્ય લોબમાં કંઈ નહીં પણ સાઇડ લોબ તમે વધુ નીચે મૂકી શકતા નથી અને નલ ક્યાં છે નલ શોધવા સરળ છે કારણ કે જો તમે વાસ્તવિક ફંક્શન જુઓ તેથી જ્યારે પણ આ આખી વસ્તુ Π પ્રકારની વસ્તુ છે અથવા ગુણાકારમાં Π હશે અથવા કદાચ ગુણાકારમાં Π નહિ હોઈ તેથી ક્યારેય 00 કિસ્સો આવશે નહીં તેથી તેના આધારે નલ શું છે પેટર્નના એરેના નલ N1uu૦2±kπ જ્યાં k123 તેથી મુખ્ય લોબ નલ N1uu૦2±π પર બને છે uના ફંક્શન તરીકે એરે પેટર્ન પુનરાવર્તિત થઈ રહી છે અને તમે પેટર્ન જોઈ શકો છો તેથી એરે પેટર્ન u અક્ષ સાથે દર 2Π એકમે પુનરાવર્તન કરે છે હવે જો તમે અહી u2Π મુકશો તો તમે જોશો કે આખી પેટર્ન પુનરાવર્તિત થઈ રહી છે હવે આપણે નોંધ લઈશું કે u શું છે તમે uK૦d cos હોવાની રજૂઆત કરી છે હવે cosΨ એ બીજું કઈ નહિ પરંતુ sinθcosΦ છે તેથી તે 1 અથવા 1 મુલ્ય લઈ શકે છે તેનો અર્થ ભૌતિક અવકાશને અનુરૂપ uની શ્રેણી થાય છે કારણ કે આ Ψ અથવા θΦ વાસ્તવિક છે એટલે કે તે ભૌતિક છે તેથી દ્રશ્ય પ્રદેશ હું એમ કહી શકું છું કે u એ k0dથી k0d સુધી વિસ્તૃત થશે કારણ કે cosΨ એ 1થી 1 સુધી બદલાય છે તેથી ભૌતિક જગ્યાનો અર્થ છે કે u પાસે આના જેટલુ લાંબુ ભૌતિક મૂલ્ય છે ભૌતિક જગ્યાને અનુરૂપ uની શ્રેણી જેને દૃશ્યમાન ક્ષેત્ર કહેવામાં આવે છે પરંતુ ખરેખર દરેક 2Π પછી આપણે આગળ વધી શકીએ છીએ અને ખરેખર ત્યાં તકનીકો છે જેના દ્વારા તમે વિવિધ એન્ટેના એરે એન્ટેના પ્રભાવને બદલી શકો છો જો તમે અદૃશ્ય ડોમેઈન પર જાઓ છો ખરેખર તે જ રીત છે જેના દ્વારા એન્ટેના રિએક્ટિવ અવરોધ એરે એન્ટેનાને બદલી શકાય છે તે એક રસપ્રદ વાર્તા છે સદભાગ્યે બી ટેક પછી મને રજૂઆત કરવામાં આવી હતી કે જે પાસ થયા પછી મારી પ્રથમ વ્યાવસાયિક સોંપણી હતી અને આપણું પ્રકાશન ત્યાંથી છે પરંતુ આ દૃશ્યમાન ક્ષેત્ર તમે જોઈ શકો છો અને તેથી જ આપણે અહીં દૃશ્યમાન ક્ષેત્ર બનાવી રહ્યા છીએ દૃશ્યમાન જગ્યા આ આકૃતિમાં k0dથી k0d છે જે આ મૂલ્ય છે તેથી આપણે વ્યવહારમાં ભૌતિક જગ્યામાં માત્ર 1 મેઈન લોબ બનવું જરૂરી છે જો 1 કરતા વધારે આવે તો તેનો અર્થ એ છે કે અહીંથી અહીં આ મુખ્ય બીમની જગ્યાએ બીજો બીમ છે તેનો અર્થ એ કે તમે જુઓ છો કે આ બીજા બીમની ટોચ છે જો કોઈ એરે ડિઝાઇન દ્વારા આ બદલી શકાય છે અને આ જગ્યા પર આવીએ તો પછી દૃશ્યમાન જગ્યામાં એક કરતા વધુ મુખ્ય બીમ હશે જેથી તે સમયે તેને ગ્રેટિંગ લોબ કહેવામાં આવે છે તેથી જો એક કરતા વધુ મુખ્ય લોબ દૃશ્યમાન જગ્યામાં આવે છે તો પછી તેમને ગ્રેટિંગ લોબ કહેવામાં આવે છે ગ્રેટિંગ લોબને ટાળવા માટે આપણે એટલી નાની જગ્યા પસંદ કરવી જોઈએ કે જેથી ક્ષેત્ર એ 2π૦d થી 2π૦d થાય તેથી કુલ ક્ષેત્ર 2π૦d છે તેથી તે ક્ષેત્ર 2π૦d છે જે uની આ બાજુ અથવા u0ની બીજી બાજુ બીજા મેઈન લોબને સમાવતું નથી તેથી તે સ્પેસીંગ દ્વારા કરવામાં આવે છે તેનો અર્થ એ કે જો તમે અંતર મોટા બનાવો છો તો તમે ટાળી શકો છો અથવા તમે ગ્રેટીંગ લોબ્સને દૃશ્યમાન વિસ્તારમાં આમંત્રિત કરી શકો છો તેથી આપણે પછીના લેકચરમાં તે મેળવવા માટેની જરૂરીયાતો શું છે તે જોઈશું ખરેખર આ યુનિફોર્મ લીનીયર એરેના બે વિશેષ કિસ્સા છે જેનો મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે અને આપણે બે તત્વ એરે માટેનો ફોટોગ્રાફ જોયો છે એકને બ્રોડ સાઇડ એરે કહેવામાં આવશે જ્યાં રેડીયેશન એન્ટેનાના અક્ષની લંબરૂપ મુખ્ય લોબ્સની ટોચ પર છે અને બીજું એ એન્ડ ફાયર એરે છે જ્યાં મહત્તમ રેડિયેશન અથવા મુખ્ય લોબ અક્ષની દિશામાં હોય છે તેથી આપણે તેમને એક પછી એક બ્રોડ સાઇડ એરે અને લાંબી બાજુ એન્ડ ફાયર એરે જોશું શરતો રડારમાંથી આ આવે છે તે સમયે આર્ટિલેરી શું છે તે સાથે નિર્દેશ કરવામાં આવ્યું હતું તેથી ફાયરિંગ પહેલા બ્રોડ સાઇડ એન્ડ ફાયર આ બધાને સંરેખિત કરવાની હતી અને ત્યાંથી શરતો આવી